ઠીક છે તેથી આ હવે તમારું માની લઈએ કે Ig1Ig11 અને Ig2Ig22બરાબર છે તેથી આ સમીકરણમાં આપણે શું કરીશું હું તમારા માટે એક અથવા 2 લાઇનો લખી રહ્યો છું આ જમણા સમીકરણ 80 માં તમે તે એક જમણી બાજુ સમીકરણમાં મૂકશો તેનો અર્થ એ કે તમારું IKAK1Ig11AK2Ig22 છે તેનો અર્થ એ કેIKAK1Ig1cos 1 jsin 1 AK2Ig2cos 2 jsin 2 પછી તમે વાસ્તવિક અને કાલ્પનિક ભાગને અલગ કરો તેને એક સાથે બનાવો આ બાજુ તમે વાસ્તવિક એકઠું કરો તેથી તે IKAK1Ig1cos 1 AK2Ig2cos 2 jAK1Ig11 AK2Ig2sin 2 છે તેથી તમે શું કરો છો તમે આ અધિકારની તીવ્રતા લો તમે આની તીવ્રતા લો અને પછી તેને વર્ગાત્મક કરો તેથી જો તમે આવું કરો છો તો મારો મતલબ કે આ બનાવ્યા પછી ફક્ત તેને પકડી રાખો તમે ફક્ત આની તીવ્રતા લો અને પછી તમે તેને વર્ગાત્મક કરો જો તમે આવું કરો છો તો તમને IK2AK12IK12AK22IK222AK1AK2IK1IK2cos 1 2 પરિમાણ મળશે આ સમીકરણ 81 છે હવે આપણે Ig1P13V1 cos 1 Ig2P23V2 cos 2 જાણીએ છીએ આ 82 a અને 82 b નું સમીકરણ છે જ્યાં P1 અને P2 એ એક અને બે પ્લાન્ટસ માં ઇન્જેક્ટેડ 3 ફેઝની વાસ્તવિક શક્તિની બરાબર છે cos 1 અને cos 2 વીજ પરિબળો સમાન છે V1 અને V2એ પ્લાન્ટ ના વોલ્ટેજ બરાબર છે તેથી હવે પછી આપણે આ શું કરીશું તે 3 તબક્કાની વીજ ખોટનો સંપૂર્ણ અધિકાર છે તેથી તે કિસ્સામાં કુલ વાસ્તવિક વીજ ખોટ આપવામાં આવે છે NBR એટલે ટ્રાન્સમિશન નેટવર્કમાં જ શાખાઓની કુલ સંખ્યા RK એ K શાખાની પ્રતિકાર છે જો તમે એમ કરો છો તેથી જ મેં સમીકરણ 83 82 a 82 b અને 81 લખ્યું છે તમને તે બરોબર મળશે તમને PLossP12V121 K1NBRAK12RK2P1P2cos 1 2 V1V2cos 1cos 2 K1NBRAK1AK2RKP22V222 K1NBRAK22RKમળશે તેથી આ સમીકરણ 84 છે હવે આ સમીકરણ 84 ને આ રીતે PLossB11P122P1P2B12B22P22 પણ લખી શકાય છે જ્યાં B111V121 K1NBRAK12RK છે એ જ રીતે B12 cos 1 2 V1V2cos 1cos 2 K1NBRAK1AK2RK છે તે તમારું B221V222 K1NBRAK22RK છે

તેથી આને ખરેખર B ગુણાંક અધિકાર કહેવામાં આવે છે હવે B ગુણાંક ના પરિમાણ ને જુઓ B11B12 અને આ PLoss ને જુઓ જ્યારે તમે વાસ્તવિક પરિમાણમાં મૂકશો ત્યારે તે પરિમાણ મેગાવોટ બરાબર છે તેથી B ગુણાંકનુંMW 1છે તેનો અર્થ એ કે જો ધારો કે તે 0 2 આપવામાં આવે છે તેનો અર્થ 0 2 MW 1 બરાબર છે તેથી એકવાર આ થઈ જાય પછી આ સમીકરણ ખરેખર આપણે સામાન્ય સ્વરૂપમાં મૂકી શકીએ છીએ 1 અને 2 ની જગ્યાએ B11B12અને B22 જેવા શબ્દોને કહેવામાં આવે છે આ લોસ ગુણાંક છે અથવા B ગુણાંક યોગ્ય ખોટ ગુણાંક વધુ યોગ્ય હશે અથવા સામાન્ય સમીકરણમાં B ગુણાંક 84 તરીકે લખી શકાય છે Bpq cos p q VpVqcos pcos q K1NBRAKpAKqRK આ સમીકરણ 85 છે તેથી આ આ સરળ સમીકરણ છે આ બધા Bs ને સામાન્ય વસ્તુ તરીકે યોગ્ય બનાવી શકાય છે તેથી આને પણ સામાન્ય સમીકરણ PLossp1mq1mPpBpqPqકરી શકાય છે આ સમીકરણ 86 છે તેથી જ આ પદ જ્યારે આપણે તમારી પાસે લઈએ ત્યારે તમે જે કોલ કરો છો તે ખોટ સૂત્ર અમે PiBijPjલીધુ છે તેથી આ Pgi Bij Pgjબરાબર આ ખોટ સૂત્ર છે તેથી આ ખરેખર ચતુર્ભુજ સમીકરણ છે ખરેખર આ સમીકરણ 86 છે હવે આર્થિક લોડ ડિસ્પેચ અને લોસ ફોર્મ્યુલા જે આપણે આ વિષયમાં કર્યું છે તેના કેટલાક સિદ્ધાંતો અને કેટલાક ઉદાહરણો આપવામાં આવે છે બધા મળીને મને લાગે છે કે આ ઉપર ઉદાહરણો પહેલા બતાવ્યા છે બરાબર અમારો ઉદ્દેશ્ય વર્ગખંડમાં ખૂબ મોટા સૂત્રો અને અન્ય બાબતોને લગતો હોય તેટલું વ્યવહાર કરવાનું રહેશે નહીં અને સરળ ઉદાહરણ અધિકાર અને અર્થપૂર્ણ ઉદાહરણ કંઈક એવું હશે કે જેના મદદ થી તમે સાચા ઉકેલ મેળવી શકો કોઈપણ પુસ્તક લો અને તમને આ નાની વસ્તુ મળી જશે માત્ર તે જ છે કે કોઈ ગણતરીની ભૂલ ન કરો તેવું મારો અર્થ છે જ્યારે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી રહ્યાં છો ત્યારે કોઈ ભૂલ કરશો નહીં આ બાબત છે હવે આપણે તેના પર 1 અથવા 2 ઉદાહરણ લઈશું તેથી આ ઉદાહરણ અહીં લેવામાં આવ્યું છે આપણે શું કરીશું કે ગુણાંકનો એક ભાગ હું તે તમારા માટે કરીશ અન્ય ભાગ હું જવાબ મા આપીશ પરંતુ તમે તમારા માટે ગણતરી કરી શકશો તેથી નમૂના રૂપ પાવર સિસ્ટમ આકૃતિ 13 માં બતાવવામાં પ્રમાણે આપવામા આવી છે આ ખરેખર આકૃતિ 13 સાચી છે અને તમારું B ગુણાંક આવે છે તમારે યુનિટ દીઠ B ગુણાંકની ગણતરી કરવી પડે છે અને 100 એમવીએ આધાર પર અન્ય ડેટા પણ આપવામાં આવે છે તેથી આ તે નેટવર્ક આપવામાં આવ્યું છે અને આ નેટવર્કમાં આ એક બસ છે ઉદાહરણ તરીકે સંદર્ભ બસ કહેવા પ્રમાણે આ વોલ્ટેજને એક ખૂણો 0 અધિકાર પર આપવામાં આવે છે અને આ બસ છે આ જનરેટરમાંથી એક પ્રવાહ Ig1 છે અને આ બસ 2 છે આ જનરેટરમાંથી પ્રવાહ Ig2 બરાબર છે અને આ બસ 3 છે અને બસ 4 તે લોડ બસ છે તેથી અહીં તે પ્રવાહ I3 આ લોડમાંથી પસાર થઈ રહ્યો છે અને આ I4 જઈ રહ્યો છે તે લોડ પર જઇ રહ્યો છે તેથી હવે કેટલાક ડેટા માટે તમારે કેટલાક ડેટાની જરૂર છે તેથી આ 1 2 3 4 એ ત્યાં 4 શાખાઓ છે અને I1 પ્રવાહની દિશા બતાવવામાં આવી છે તેથી કહો કે I2 આ પ્રમાણે જઈ રહ્યો છે અને આ I3 છે આ I4 તે આ લોડ તરફ જઈ રહ્યો છે તેથી આમાં આ વોલ્ટેજ સંદર્ભ બસ વોલ્ટેજ1∠0છે હવેI14 j1p u I42 j0 5p uI23 2 j0 uI37 2 j1 08p uZ40 04p 01j0 04p u હવે આપણે આ ઉદાહરણ માટે આ Bગુણાંક શોધવા પડશે તેથી આપણે પ્રથમ શુ કરીશુ જુઓ ત્યા આ 2 લોડ છે અને તે બસ 3 અને બસ 4 છે તેથી I3 અને I4 એ કુલ પ્રવાહ છે કારણ કે I3 અને I4તે લોડ તરફ જઇ રહ્યો છે સ્લાઇડ ટાઇમનો સંદર્ભ લો 1557 તેનો અર્થ કે તમારું કુલ લોડ પ્રવાહ ILI3I47 2 j1 82 j0 59 2 j2 u છે હવે આપણે જે રીતે આ વસ્તુને એક સૂત્રમા પ્રાપ્ત કરી હતી તે જ રીતે આપણે કરીશું હવે કલ્પના કરો પ્લાન્ટ 2 બંધ છે તેનો અર્થ એ કે આ જનરેટર 2 ત્યાં નથી તે બંધ છે તે આ આંકડો 14 છે મેં અહીં આકૃતિ દરશાવ્યુ છે જલ્દી જનરેટર 2 પર નજર નાખો જુઓ કે પ્રવાહ ની દિશા બદલાશે કારણ કે આ જનરેટરમાંથી ફક્ત વર્તમાન પ્ર્વાહ જ પ્રવાહિત થશે અને આ લોડ માં જશે તેથી આ બંધ છે તેથી પ્રવાહ ની દિશા બદલાશે એટલે જ પ્રવાહ ની આ દિશા બદલાઇ છે તેથી આ બધું બંધ છે તેનો અર્થ I2I4 બરોબર તેથી જો તે આવું છે તો આ આ સમયે આપણે કિર્ચહોફનો પ્રથમ કાયદો લાગુ કરીએ છીએ તેથી તેનો અર્થ એ કે તમારો I1I2I3 અને અહીં તે I2I4 છે કારણ કે સમાન પ્રવાહ અહીં જઈ રહ્યો છે આ બરાબર છે તેનો અર્થ એ કે તમારું I1I3I2I3I4IL9 2 j2 3p u અનેI2I42 j0 તેથી આ બધી કરંટ આપણને મળી છે હવે સમીકરણ 78 નો ઉપયોગ કરીને AK1IK1IL છે તેથી જો તમે 78 નો ઉપયોગ કરો તો આ A11I1ILILIL1 0 છે કારણ કે I1ILબરાબર છે તેથી તે અહીં I1IL છે એનો અર્થ કે A11I1IL છે તે જ રીતે A21 I2IL છે શરૂઆત ની દિશા I2 આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે પરંતુ જેમ જેમ આ બંધ થાય છે તેમ આ દિશા બદલાઈ ગઈ છે તેથી માઇનસ સાઇન ત્યાં જ હશે કારણ કે આની દિશા બદલાઇ છે I2 તે મૂળ એક થી બદલાઈ ગઈ છે તેથી જ એક બાદબાકી ચિહ્ન ત્યાં જ છે અનેA21 I2IL 2 j0 2 j2 3 0 પછી શાખા 3 તે ખરેખર સરળ છે પરંતુ અંશમાં છેદ હંમેશા IL છે તેથી A31I3IL7 2 j1 2 j2 3 0 7826 એ જ રીતે શાખા 4 માટે A41I4IL2 j0 509 2 j2 30 2174 છે એ જ રીતે જો પ્લાન્ટ 1 બંધ છે તો મારો અર્થ એ છે કે આ તમે આ તમારા પોતાના પ્લાન્ટ 1 ને જલ્દીથી બંધ કરશો જેમ કે પ્લાન્ટ વન બંધ થઈ જાય છે તેનો અર્થ એ કે જનરેટરમાંથી કોઈ પ્રવાહ આવશે નહીં તો I1એ 0 બની જશે અને પ્લાન્ટ 2 આ છે તેથી આ પ્રવાહ દિશામાં અન્ય તમામ આમ જ રહેશે પરંતુ આ એક I1એ 0 બની જશે તેથી A120બાકીના હું ગણતરી કરીશ તેથી તે જ પ્રમાણે તમે સરળતાથી આ જ પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસરતા આ અધિકારની ગણતરી કરી શકો છો તેથી હું તમને અંતિમ કિમતો આપું છું A220 7826A320 2174 તેથી એનો અર્થ એ કે બધા A ગુણાંક ગણ્યા છે હવે ફરીથી આપણે તે આકૃતિ પર પાછા આવીશું આ આકૃતિને પકડી રાખીએ તેથી આ આકૃતિમાં જો આ સંદર્ભ વોલ્ટેજ છે અને આ બધી શાખા Z1Z2Z3Z4 બધા આપવામાં આવે છે બધા ડેટા અહીં આપવામાં આવે છે તેનો અર્થ V1VrI1Z11∠04 j10 02j0 08 બરાબર છે તેથી તમને V11 5 મળશે તેનો અર્થ એ કે 114 5 જેને તમે બસ પર કોલ કરો છો તે વોલ્ટેજ એંગલ 14 5 છે એ જ રીતે V2VrI2Z21∠03 2 j0 08 બરાબર છે પછી અમને V21 153∠12 મળે છે પછી આપણે 212 મળે છે તેનો અર્થ એ છે કે તમારું સામાન્ય પ્રવાહ Ig14 j14 123∠ 14 છે તેથી 1 14 તેનો અર્થ એ કે પ્રવાહ એંગલ એ જનરેટર પ્રવાહ એંગલ 14 છે અને Ig2I2I4 કારણ કે આ Ig2છે આ સમયે તમે કિર્ચહોફનો પ્રથમ કાયદો આ બસ પર લાગુ કરો છો તેથીIg2I2I43 2 j0 82 j0 55 2 j1 36∠ 14 છે તેથી એકવાર તમને આ મળી જાય પછી આ વસ્તુ તમારા cos 1 2cos 0 1 0 સાચું છે કારણ કે બંને 1 અને 2 એક સરખા 14 છે તેથી 1 2 0 તેથી તે 1 અધિકાર છે અને જનરેશન સ્ટેશન પાવર ફેક્ટર છે જે cos 1 cos 14 તેથી ઉદાહરણ તરીકે તે V1 તે 14 5છે અને જો તમે પ્રવાહ લો તો Ig1એ 14 છે તેથી સંદર્ભ લાઇન માંથી આ કંઈક એવું છે જે અગાઉ મેં તમને કહ્યું છે તેથી તમે જુઓ આ સંદર્ભ લીટી છે તેથી આ તમારો વોલ્ટેજ એંગલ છે આ તમારો V1 છે આ એંગલ ખરેખર 14 5 ડિગ્રી છે અને પ્રવાહ આ સંદર્ભથી ખરેખર પાછળ છે જો તમે આ લો છો તો Ig1 આ છે અને તેનો એંગલ તમારો 14 છે તે પાછળ છે તેથી આ વોલ્ટેજ વચ્ચેનો કોણ V1 છે અને પ્રવાહ Ig1 છે આ 14 5 14 અધિકાર છે આનો અર્થ એ છે કે આ તે તમારું છે તે અહીં ચાલ્યું છે તેનો અર્થ એ કે તેcos 1cos 14 એ જ રીતે જનરેટર 2 સમાન વસ્તુ માટે તે cos 2 cos 1214 0 8988 માફ કરશો અધિકાર છે તેથી હવે ખોટ ગુણાંકનું સમીકરણ 85 જમણી બાજુએ આ સામાન્ય સૂત્રBpq cos p q VpVqcos pcos q K1NBRAKpAKqRK છે આ નેટવર્ક શાખા માટે અત્યારે અહીં કુલ 4 સંખ્યા છે માટે અમે કુલ 4 શાખાઓ ત્યાં લીધી છે તેનો અર્થ એ કે તમારી NBR4 શાખાની કુલ સંખ્યા છે તેથી હવે તમારું NBR4 અને કહો pq1પછી તમે B11શોધી છો તેથી B11 K14AK12RKV121 R1A112R2A212R3A312R4A412V121 બધા શાખા પ્રતિકાર તમે જાણો છો કારણ કે અવરોધ આપવામાં આવ્યો છે તેથી વાસ્તવિક ભાગ આર અધિકાર છે કિમતો મૂકો તો B110 02 0

782620 010 02485 p u મલે છે તેવી જ રીતે જ્યારે pq2 બરાબર તમનેB22 K14AK22RKV222 R1A122R2A222R3A322R4A422V222 0 02020 782620 010 898820 01755 p uમળે છે તેથી સંપૂર્ણ સ્ક્વેર તરીકે લખવું તેથી તેનો અર્થ એ છે કે તમે આને વિસ્તૃત કરો છો અને બધી કિંમતો તમને જાણીતી છે તમે આ બધા મૂલ્યોની અહીયા કિમત મૂકો છો જો તમે બધાની કિમત મૂકો છો તો ફક્ત આ જ બધી ગણતરીઓ છે સાંભળો તેથી જ હું કહું છું કે આ દરેક વ્યાખ્યાન મા હું આને એક કે બે વાર પુનરાવર્તિત કરું છું જો તમને કોઈ ગણતરી અથવા કંઇપણ ભૂલ મળે તો તમે મને મેઇલ કરી શકો છો તેની હું પ્રશંસા કરીશ પછી જો કોઈ ગણતરીમા ભૂલ છે તો હું એને સુધારીશ તેથી આ B220 01755 p u આભાર અમે ફરીથી આવીશું